હેલો સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સમાં આ લેક્ચરમાં નમસ્તે અને સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે એક ખાસ સમસ્યાને કોનફીનમેંટ તરીકે ઓળખાવી હતી અને આપણે જોયું હતું કે વેબ સર્વર કે જેને આપણે OKWS તરીકે ઓળખાવીએ છીએ તે લીસ્ટ પ્રિવિલેજીસ સિદ્ધાંત સાથે રચાયેલ છે જેથી સિસ્ટમ પરનો હુમલો ઘટાડી શકાય આપણે જોયું કે OKWSએ હુમલો ઘટાડવા યુનિક્સની ઘણી એક્સેસ નિયંત્રણ નીતિઓ કે જે યુનિક્સ ઑપરેટિંગ સિસ્ટમમાં હાજર છે તેનો ઉપયોગ કર્યો આપણે જે જોઈએ છીએ તે સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન તરીકે ઓળખાય છે સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન શું છે તે જોતાં પહેલાં આપણે વેબ બ્રાઉઝરનો યુઝકેસ જોશું નોંધો કે અગાઉના લેક્ચરમાં આપડે વેબ સર્વર તરફ જોતા હતા ત્યારે આપણે વેબ સર્વર ના ક્લાયન્ટ પર નજર કરી હતી જે વેબ બ્રાઉઝર છે મને ખાતરી છે કે તમે બધા એ વેબ બ્રાઉઝર્સનો ઉપયોગ કર્યો હશે અને તમે શું જોયું હશે કે વેબ બ્રાઉઝર્સમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રોગ્રામિંગ ભાષાઓ સામાન્ય રીતે નિયમિત C અથવા C જે પ્રોગ્રામ્સ લખવા માટે વપરાય છે તેનાથી ખૂબ અલગ છે આપણે વેબ બ્રાઉઝરની આ એક એપ્લિકેશનથી પ્રારંભ કરીશું જેથી તમે જાણો છો કે વેબ બ્રાઉઝર વેબ સર્વર જેવા કે ગૂગલ ડોટ કોમ જેવા વેબ સર્વર સાથે કનેક્ટ કરે છે અને તે વેબ પેજનો કંટૈંટ ડાઉનલોડ કરે છે અને તે દર્શાવે છે કે કંટૈંટ પણ કેટલીક પ્રોગ્રામિંગ ભાષાઓ છે જે તમને તમારા લોકલ મશીન પર પ્રોગ્રામ્સ ચલાવવાની મંજૂરી આપે છે આ પ્રોગ્રામ્સ ઉદાહરણ તરીકે જાવાસ્ક્રિપ્ટમાં લખેલા હોય છે અને તે વેબ સર્વર માંથી વેબ બ્રાઉઝર દ્વારા તમારા મશીન પર ડાઉનલોડ કરવામાં આવે છે અને પછી તમારા લોકલ મશીન પર ચલાવવામાં આવે છે એક પ્રશ્ન જે આ સમય પર આપણા મગજમાં આવે છે તે છે કે વેબ બ્રાઉઝર્સ માટે આપણી પાસે વિશેષ પ્રોગ્રામિંગ ભાષા શા માટે છે વેબ બ્રાઉઝર્સ સાથે જાવાસ્ક્રિપ્ટ જેવી કેટલીક પ્રોગ્રામિંગ ભાષા શા માટે હોવી જોઈએ શા માટે આપણે વેબ બ્રાઉઝર્સ સાથે નિયમિત C અને C પ્રકારના પ્રોગ્રામનો ઉપયોગ કરી શકતા નથી આવા કિસ્સામાં શું થશે તે છે કે તમારું વેબ બ્રાઉઝર વેબ સર્વર સાથે કનેક્ટ થશે જે C અને C માં લખેલ પ્રોગ્રામને ડાઉનલોડ કરશે અથવા તે એક્ઝેક્યુટેબલ તમારી સિસ્ટમના વેબ બ્રાઉઝર દ્વારા ચલાવશે આ મોડેલની સમસ્યા એ છે કે Cઅને C પ્રોગ્રામ્સ સાથે એક મોટી સુરક્ષાને લગતી ચિંતા છે કે તમે સિસ્ટમના ઘણા પાસાઓ પ્રાપ્ત કરી શકો છો ઉદાહરણ તરીકે તમે ઘણી ફાઇલોને મેનીપુલતે કરી શકશો ફાઇલોને ડિલીટ શકો છો સિસ્ટમ માં જે પ્રોસેસઓ ચાલે છે તે તમે જોઈ શકો છો તમે સીધા સિસ્ટમ કોલ્સનો ઉપયોગ કરી શકો છો અને આ ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે આપણે વેબ બ્રાઉઝરમાં C અને C કોડ કેમ ચલાવવા માંગતા નથી તે એક મોટું કારણ સલામતી છે આપણા માટે C અને C કોડ પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે તેથી વધુ સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત કરવા માટે કે જ્યાં તમે પ્રોગ્રામ કે જે તમે તમારા બ્રાઉઝર દ્વારા ચલાવો છો તે મર્યાદિત વાતાવરણમાં રહે તે માટે જાવાસ્ક્રિપ્ટ જેવી પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ કરાય છે જાવાસ્ક્રિપ્ટ ખૂબ પ્રતિબંધિત કરવા માટે રચાયેલ છે અને જાવાસ્ક્રિપ્ટ દ્વારા પ્રોગ્રામ કરેલા તમારામાંના ઘણાને ખબર હશે કે Cઅને C ની તુલનામાં પ્રોગ્રામની પ્રોગ્રામિંગ API એ ઘણી મર્યાદિત છે અને તમે ઘણા સિસ્ટમ સ્તરના કાર્ય કરી શકશો નહીં અને પરિણામે તમારી ક્લાયન્ટ સિસ્ટમ જે તમારા વેબ બ્રાઉઝરને ચલાવી રહી છે તે સુરક્ષિત છે તમારા વેબ બ્રાઉઝરમાં જાવાસ્ક્રિપ્ટ ચલાવવાની મોટી સમસ્યા એ છે કે જાવાસ્ક્રિપ્ટ ખૂબ ધીમી છે અને તે હાઇએન્ડ ગ્રાફિક વેબ પેજ માટે અનુકૂળ નથી અથવા ઉદાહરણ તરીકે જો તમે વેબ પર રમતો ચલાવી રહ્યા છો તો જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો મોટી ગેરલાભ હશે કારણ કે તેનું રેન્ડરિંગ ખૂબ ધીમું છે આને ધ્યાનમાં રાખીને કોઈ તમારા વેબ બ્રાઉઝરમાં C અને C કોડ ચલાવવા માગી શકે અહીં સમસ્યા એ છે કે જ્યારે વેબ બ્રાઉઝરમાં કોઈ એક સાઇટ માટે હાઇએન્ડવાળા ગ્રાફિક્સવાળી એપ્લિકેશન ચલાવવા C અને C કોડ ને પસંદગી આપવામાં આવે છે જેથી તમને પર્ફોમન્સ બરોબર મળે અને તમારા ગ્રાફિક્સ અને ગેમ્સને ખૂબ જ સરળતાથી ચલાવી શકશો પરંતુ બીજી બાજુ વેબ બ્રાઉઝરમાં C અને C કોડ ચલાવવાને લીધે મોટી સુરક્ષાની ચિંતાઓ પરિણમી શકે છે આ સમસ્યાને ભૂતકાળમાં નિયંત્રિત કરવાની એક રીત ActiveX ઘટક હતી ખાસ કરીને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રકારનાં ઑપરેટિંગ સિસ્ટમોમાં એક ActiveX ઘટક ડેવલોપરને C અથવા VC માં કોડ વિકસિત કરવાની મંજૂરી આપે છે જે ActiveX કમ્પોનન્ટને વેબ બ્રાઉઝરથી શરૂ કરી શકાય છે અહીંની આ આકૃતિ બતાવે છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર સંદેશ કેવી રીતે પોપ અપ કરશે જેમાં જણાવે છે કે આ વેબસાઇટ ActiveX ઘટક ચલાવવા માંગે છે હવે જો યુઝર આના પર ક્લિક કરે છે અને યુઝર કહે છે કે ActiveX ઘટક ચાલી શકે છે તો શું થશે ActiveX ઘટક કે જે C અને C માં લખાયેલ છે તે વેબ સર્વર થી આ લોકલ મશીન પર ડાઉનલોડ કરવામાં આવશે જ્યાં આ ઇન્ટરનેટ એક્સપ્લોરર હાજર છે અને તે ActiveX ઘટક ચલાવશે હવે આપણે જોયું છે કે આ કોઈ ખૂબ સલામત રીત નથી કારણ કે અહી એકમાત્ર સુરક્ષા કે જે પ્રાપ્ત કરવામાં આવે છે તે એકમાત્ર સુરક્ષા એ આ પોપ અપ સંદેશ છે જ્યાં બ્રાઉઝર યુઝરને એ નિર્ણય લેવા માટે વિનંતી કરે છે કે ActiveX ઘટક સિસ્ટમ માં ચાલવો જોઈએ કે નહીં અને ઘણા યુઝર સુરક્ષા પાસાઓ અથવા નબળાઈઓ અથવા ActiveX ઘટકો સાથે જોડાયેલ સુરક્ષા સમસ્યાઓથી અજાણ હોવાથી મોટાભાગના યુઝર આ રન ActiveX ઘટક પર ક્લિક કરશે અને આના પરિણામે તેમની સિસ્ટમ સાથે ચેડા થઈ શકે છે આજે આપણે જે જોશું તે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટેની વધુ સારી રીત છે જે ઝીણવટ પૂર્વક ની કોનફીનમેંટ તરીકે ઓળખાય છે જ્યાં ફ્રેમવર્ક અથવા વેબ બ્રાઉઝર કોઈ પ્લેટફોર્મ પ્રદાન કરશે કે જેના દ્વારા C અને C કોડ ખૂબ જ સુરક્ષિત વાતાવરણમાં અથવા ખૂબ જ મર્યાદિત વાતાવરણમાં વેબ બ્રાઉઝરમાં ચલાવવામાં આવે છે થોડા વર્ષો પહેલા ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરે આ ઝીણવટ પૂર્વક ની કોનફીનમેંટ પ્રાપ્ત કરવા માટે તેમના બ્રાઉઝર્સમાં નેટીવ ક્લાયન્ટ અથવા NACL તરીકે ઓળખાતી કેટલીક વસ્તુનો ઉપયોગ કર્યો હતો ચાલો જોઈએ કે ઝીણવટ પૂર્વક ની કોનફીનમેંટ શું છે આપણે આ પેપર પર ચર્ચા કરીશું જે સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન તરીકે ઓળખાય છે હવે આપણે ઝીણવટ પૂર્વક ની કોનફીનમેંટ સાથે જે પ્રાપ્ત કરીએ છીએ તે છે કે આપણી પાસે અહીં એક એપ્લિકેશન છે હવે આ એપ્લિકેશન તમે તેને પ્રોસેસ તરીકે ધ્યાનમાં લઈ શકો છો અને આપણે જાણીએ છીએ કે પ્રોસેસની અંતર્ગત કોઈ પણ ફંક્શન અન્ય કોઈપણ ફંક્શન ને બોલાવી શકે છે એ જ રીતે આ પ્રોસેસની અંદરનું કોઈપણ ફંકશન કરી શકે છે અને તે આ સમગ્ર પ્રોસેસ સ્પેસ માં હાજર કોઈપણ ગ્લોબલ ડેટા અથવા હિપ ડેટાને એક્સેસ કરી શકે છે હવે ઝીણવટ પૂર્વક ની કોનફીનમેંટ સાથે જે પ્રાપ્ત કર્યું તે આ એક કમ્પાર્ટમેન્ટ છે આ કમ્પાર્ટમેન્ટમાં ચાલતો કોડ આ કમ્પાર્ટમેન્ટની આ સીમાઓ દ્વારા પ્રતિબંધિત છે આપણે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીએ છીએ તે સુનિશ્ચિત કરશે કે જ્યારે આ મર્યાદિત વાતાવરણમાં ચાલતું ફંકશન આ વાતાવરણની બહારના કોઈપણ ફંકશનને સીધી રીતે બોલાવી શકતું નથી તે જ રીતે આ મર્યાદિત વાતાવરણની અંદરનું ફંકશન આ મર્યાદિત વિસ્તારની બહારના કોઈપણ ગ્લોબલ ડેટા અથવા હિપ ડેટાનો સીધો એક્સેસ કરી શકશે નહીં બીજી તરફ આ મર્યાદિત ક્ષેત્રમાં એક ફંકશન સીધા જ આ ક્ષેત્રમાં બીજા ફંકશનને કોલ કરી શકે છે અથવા ગ્લોબલ અવકાશમાં ડેટા અથવા હિપનો એક્સેસ કરી શકે છે આ મર્યાદિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાપ્ત કરવા માટે આપણે બે પાસાઓને સંબોધિત કરવાની જરૂર છે પ્રથમ આપણે કઈ રીતે મોડ્યુલ ક્ષમતાઓ પ્રતિબંધિત કરશું એટ્લે કે આપણે આને એક મર્યાદિત મોડ્યુલ કહીએ છીએ આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે અહીં કોઈ ફંકશન આ મોડ્યુલની બહારના અન્ય ફંકશન અથવા ડેટાને એક્સેસ કરી શકશે નહીં બીજું આપણે કેવી રીતે આ મોડ્યુલની બહાર ડેટાનું વાંચન અને લેખનને પ્રતિબંધિત કરીશું આ માટેનો એક ઉકેલો આપણે પહેલાનાં લેક્ચરમાં જોયો છે OKWS માં જે કર્યું તે રિમોટ પ્રોસીસીંગ કોલ્સનો ઉપયોગ કરીને આપણે શું કરીશું કે આપણે આ મર્યાદિત વિસ્તારને એક સંપૂર્ણપણે અલગ પ્રોસેસ તરીકે રાખીશું અને પછી આપણે આ બંને પ્રોસેસ વચ્ચેના રિમોટ પ્રોસેસિંગ કોલ્સનો ઉપયોગ કોનફીનમેંટ મેળવવા માટે કરીશું અહીં સમસ્યા એ છે કે RPC માં એક મોટી ઓવરહેડ હોય છે જ્યારે પણ તમે એક પ્રોસેસથી બીજી પ્રોસેસમાં રિમોટ પ્રોસેસિંગ કોલ કરવા માંગતા હો ત્યાં કોંટેક્સ્ટ સ્વિચ આવશ્યક છે અને તેથી ઑપરેટિંગ સિસ્ટમ ને બોલવામાં આવશે OS જોશે કે RPC યોગ્ય પ્રોસેસમાં સ્થાનાંતરિત થાય છે તે પ્રોસેસ જરૂરી ફંકશન ચલાવશે અને તે પછી આ પ્રોસેસમાંથી કોલની પ્રોસેસમાં પાછા અન્ય કોંટેક્સ્ટ સ્વિચ છે દરેક RPC માં બે કોંટેક્સ્ટ સ્વિચનો સમાવેશ થાય છે જેમાં એક રીમોટ પ્રોસેસ કોલ માટે વિનંતી મોકલવા માટે અને બીજો એક રીટર્ન વેલ્યુ મેળવવા માટે દરેક કોંટેક્સ્ટ સ્વિચ ખૂબ ભારે હોય છે અને પરિણામે તે ઓવરહેડ્સમાં પરિણમે છે હવે આ ઝીણવટ પૂર્વક ની કોનફીનમેંટ જે આ વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરીશું તેમાં આપણે એક એડ્રૈસ સ્પેસ મેડવીશું તે છે અને આ એડ્રૈસ સ્પેસમાં આપણે એક બંધ કંપાર્ટ્મેંટ બનાવીશું જ્યાં આ મર્યાદિત વિસ્તારમાં આ કંપાર્ટ્મેંટ ની દિવાલો દ્વારા એક્ઝિક્યુટ થતો કોડ અને ડેટા પ્રતિબંધિત છે આ લેક્ચરમાં આપણે જે તકનીકો વિશે ચર્ચા કરીશું તે 1993 માં SOSP માં આ પેપર કાર્યક્ષમ સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન માં છે આપણે અહીં જે કરીએ છીએ તે પ્રોસેસની સ્પેસ ને બે જુદા લોજિકલ ડોમેનમાં વહેંચવામાં આવી છે દરેક લોજિકલ ડોમેનને ફોલ્ટ ડોમેન તરીકે ઓળખવામાં આવે છે અને આ દરેક ડોમેનમા ડેટા અને કોડ શામેલ હોય છે અહીં બતાવ્યા પ્રમાણે કોડ એક ફોલ્ટ ડોમેન છે અને આ ફોલ્ટ ડોમેન ડેટા નો સમાવેશ કરે છે અને દરેક ફોલ્ટ ડોમેનને એક યુનિક ID આપવામાં આવે છે હવે જે સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન ફ્રેમવર્ક પ્રાપ્ત કરે છે તે તે છે કે જે આ ફોલ્ટ ડોમેનમાં જે કોડ એક્ઝિક્યુટ કરે છે તે ફક્ત આ કોડ ક્ષેત્ર સુધી મર્યાદિત છે અને આ ડેટા અને આ ફોલ્ટ ડોમેનની બહારના કોઈપણ જમ્પ અથવા કોઈપણ ફંક્શન કોલને અટકાવવામાં આવશે હવે એકમાત્ર રસ્તો જેના દ્વારા ફંક્શન ફોલ્ટ ડોમેનની બહારના અન્ય ફંક્શન ને કોલ કરી શકે છે તે લો કોસ્ટ ક્રોસ ફોલ્ટ ડોમેન RPC તરીકે ઓળખાતી તકનીત છે નિયમિત RPCs જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી તેનાથી વિરુદ્ધ આ લો કોસ્ટ ક્રોસ ફોલ્ટ ડોમેન RPC માં કોઈ કોંટેક્સ્ટ સ્વિચ શામેલ હોતું નથી એટલેકે OS તેમાં શામેલ નથી અને આ લો કોસ્ટ ક્રોસ ફોલ્ટ ડોમેન RPC દ્વારા કરવામાં આવતા ઓવરહેડ્સ ખૂબ ઓછા છે હવે આપણે જાણીએ છીએ કે પ્રોસેસમાં વર્ચુઅલ સરનામાંની જગ્યા હોય છે જે 0 થી શરૂ થાય છે અને પછી મહત્તમ સ્થાન સુધી વિસ્તરે છે આ પ્રોસેસની યુઝર સ્પેસ છે હવે આપણે આ યુઝર સ્પેસને ઘણા જુદા જુદા સેગમેન્ટમાં વહેંચીશું જેથી આપણે શું કરીએ સેગમેન્ટને આ રીતે ગોઠવીએ કે આ સેગમેન્ટમાં દરેક મેમરી લોકેશનના હાયર ઓર્ડર બિટ્સ સમાન હોય ઉદાહરણ તરીકે આપણે સેગમેન્ટ 0xabcd વ્યાખ્યાયિત કરીએ છીએ આ 0xabcd સેગમેન્ટમાં આયડેંટીફાયર અથવા તે સેગમેન્ટ માટે યુનિક આયડેંટીફાયર છે આ સેગમેન્ટ 0Xabcd0000 સ્થાનથી શરૂ થાય છે અને 0Xabcdffff સુધી વિસ્તરે છે આપણે શું જોશું તે એ છે કે સેગમેન્ટની અંદરની દરેક મેમરી સ્થાન 0Xabcd થી શરૂ થાય છે સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન ફ્રેમવર્ક જે પ્રાપ્ત કરે છે તે તે છે કે કોઈ પણ બ્રાન્ચ અથવા જમ્પ ઇન્સટ્રકશનનું એ જ સેગમેન્ટમાં અંદર નું એક સ્થાન છે અને તે ખાતરી આ ટાર્ગેટ સરનામાંના હાયર ઓર્ડર બિટ્સ 0Xabcd છે તેની ચકાસણી દ્વારા કરવામાં આવે છે તે જ રીતે આ સેગમેન્ટમાં દરેક ડેટા એક્સેસ ઇન્સટ્રકશન એ જ મેમરી સ્થાન પર જઈ શકે છે કે જેનું સરનામું 0Xabcd થી પ્રારંભ થાય હવે જો આપણે આ પ્રાપ્ત કરવામાં સક્ષમ છીએ અને દરેક બ્રાન્ચ કોલ અથવા જમ્પ ઇન્સટ્રકશનને પ્રતિબંધિત કરવા તેમજ 0Xabcd થી શરૂ થતા સ્થાનો પરની દરેક મેમરી એક્સેસને નિયંત્રિત કરી શકીએ છીએ તો આપણે 0Xabcd0000 થી શરૂ થનારા સ્થાનો સુધી આ સેગમેન્ટમાં ઇન્સટ્રકશનશ મર્યાદિત કરી શકીએ જે આ સરનામાં 0Xabcd0000થી શરૂ થઈ અને 64 કિલોબાઇટ સુધી છે તો આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે સેગમેન્ટમાં આવી જંપ અથવા મેમરી એક્સેસની મંજૂરી નથી આ કરવા માટે ઘણી રીતો છે આપણે શું કરીએ છીએ કે આપણે લોડ સમયે અવિશ્વસનીય એક્ઝેક્યુટેબલ અથવા ઑબ્જેક્ટને બદલી શકીએ તો આપણે શું કરીએ છીએ જ્યારે આપણે આ સેગમેન્ટમાં કોઈ ઑબ્જેક્ટને લોડ કરીએ ત્યારે આપણે તે ઓબ્જેક્ટને પાર્શ કરીએ છીએ અને તે ઑબ્જેક્ટની બધી જમ્પ ઇન્સટ્રકશનશ અથવા બધી બ્રાન્ચઓ બધી કોલ ઇન્સટ્રકશન શોધી કાઢીએ અને ખાતરી કરી કે તે બ્રાન્ચ ઇન્સટ્રકશનશનું ટાર્ગેટ સરનામું આ જ આ ક્ષેત્રમાં છે આપણે તેને લીગલ જંપ કહીયે છીયે આપણે જે કરીએ છીએ તે લોડીંગ વખતે આખી ઑબ્જેક્ટ ફાઇલ ચેક કરવાની છે અને બ્રાન્ચ ઇન્સટ્રકશન લીગલ સરનામાં પર છે અને દરેક લોડ અને સ્ટોર ઇન્સટ્રકશન પણ લીગલ સરનામાં પર છે તે ચેક કરવામાં આવે છે આપણે શું કરીએ છીએ તે છે કે આપણે બે પ્રકારનાં ઇન્સટ્રકશન તે નિર્ધારિત કરીએ છીએ સલામત ઇન્સટ્રકશનશ અને અસુરક્ષિત ઇન્સટ્રકશન છે મોટાભાગની ઇન્સટ્રકશનશ સલામત ઇન્સટ્રકશનશ છે ઇન્સટ્રકશન જેમ કે ALU ઇન્સટ્રકશન અથવા કોમ્પેરિજેન ઇન્સટ્રકશન ફ્લોટિંગ પોઇન્ટ ઇન્સટ્રકશન વગેરેને સલામત ઇન્સટ્રકશનશ તરીકે ગણવામાં આવે છે બ્રાન્ચ અથવા કોલ ઇન્સટ્રકશનશ કે જેના ટાર્ગેટ સરનામાઓને લોડ સમયે સ્ટેટિક રીતે ઉકેલી શકાય તેમને પણ સલામત ઇન્સટ્રકશનશ કહેવામાં આવે છે તેવી જ રીતે દરેક લોડ અને સ્ટોર ઇન્સટ્રકશનશ કે જેની મેમરી મેમરી સરનામાંને તેઓ લોડ કરવા અથવા સ્ટોર કરવા માંગે છે તે લોડ કરતી વખતે અથવા કમ્પાઇલ કરતી વખતે ઉકેલી શકાય છે આને સલામત ઇન્સટ્રકશનશ પણ કહેવામાં આવે છે આપણે તે કરીએ છીએ કે કમ્પાઇલ કરતી વખતે અથવા લોડિંગ સમયે જ્યારે ઑબ્જેક્ટ કોઈ સેગમેન્ટમાં લોડ થાય છે તો આપણે શું કરીએ છીએ કે આપણે બાઈનરી ફાઇલ ખોલીએ છીએ અને તે બાઈનરી ફાઇલને શરૂઆતથી સ્કેન કરવાનું શરૂ કરીએ છીએ અને આપણે શું કરીએ છીએ તે છે કે આપણે બાઈનરી કોડ ને ડિસએસેમ્બલ કરીએ અને અનુરૂપ ઇન્સટ્રકશનશ મેળવીએ હવે આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે ઇન્સટ્રકશનશ સલામત ઇન્સટ્રકશનશ છે જો બધી ઇન્સટ્રકશનશ સલામત ઇન્સટ્રકશનશ છે તો આપણે તે સેગમેન્ટમાંથી ઑબ્જેક્ટ ફાઇલને લોડ કરવાની મંજૂરી આપી શકીએ છીએ જો કે આપણે એ હકીકતની પણ કાળજી લેવાની જરૂર છે કે ઉદાહરણ તરીકે જો આપણી પાસે બાઈનરી ડેટાનો ક્રમ હોય તો ઇન્સટ્રકશનને વિવિધ રીતે જુદી જુદી રીતે ડિસએસેમ્બલ કરી શકાય છે આ 25 CD 80 આ ને પછી 00 00 ને AND eax comma 0x000080 CD માં ડિસએસેમ્બલ કરી શકાય છે જો કે જો આપણે અહીં CD 80 00 00 મુજબ આ સ્થાનથી ડિસએસેમ્બલ કરીએ છીએ તો આપણી પાસે ઇન્ટ્રપટ ઇન્સટ્રકશન છે અને આ સિસ્ટમ કોલ માટે ઇન્ટ્રપટ છે હવે આપણે જોઈએ છીએ કે આ AND ઇન્સટ્રકશન સલામત છે પરંતુ તેમ છતાં આ ઇન્ટ્રપટ ઇન્સટ્રકશન અસુરક્ષિત છે જ્યારે આપણે ડિસએસેમ્બલ કરીએ છીએ ત્યારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આવી અસુરક્ષિત ઇન્સટ્રકશનશ હાજર નથી અહીં જે સમસ્યા ઉભી થઈ શકે છે તે છે કે ક્યાંક આપણે તે સેગમેન્ટમાં લોડ કરી રહ્યાં છીએ તે ઑબ્જેક્ટ ફાઇલ આ CDને અનુરૂપ આ મેમરી સરનામાં પર કોઈ જંપ ઇન્સટ્રકશન હોઈ શકે છે જ્યારે આવી વસ્તુ થાય છે ત્યારે આપણને એક ઇન્ટ્રપટ મળે છે જે અસુરક્ષિત છે આપણે ફક્ત એ જ સુનિશ્ચિત કરવાની જરૂર નથી કે દરેક બ્રાન્ચ ઇન્સટ્રકશન ફક્ત તે ક્ષેત્રની અંદરના કેટલાક ટાર્ગેટ સરનામા પર જ બ્રાન્ચ કરે પણ ટાર્ગેટ સરનામાં પર જ્યાં બ્રાન્ચ થાય ત્યાં લીગલ ઇન્સટ્રકશન હાજર છે તે પણ સુનિશ્ચિત કરવું પડે લીગલ ઇન્સટ્રકશન જેમ કે આ અને આ નહીં હવે આ બીજા પાસા સાથે વ્યવહાર કરવા માટે આપણે શું કરીએ છીએ કે એ સુનિશ્ચિત કરીયે કે બધી ઇન્સટ્રકશનશ 32 બાઇટ ઑફસેટ્સથી શરૂ થાય છે તેથી જો આપણી પાસે બાઈનરી ડેટાનો ક્રમ હાજર હોય જે AND જેવી સાચી ઇન્સટ્રકશનને અનુરૂપ હોય તો આપણે સુનિશ્ચિત કરીશું અહીં 25 અહી 32 બાઇટ્સના ઑફસેટથી પ્રારંભ થાય છે આમ સેગમેન્ટમાંથી કોઈપણ જમ્પ ફક્ત 32 બાઇટ ઑફસેટ પર જ થઈ શકે છે આ સરળતાથી થઈ શકે છે બાઈનરીને સ્કેન કરતી વખતે જ્યારે કોઈ જંપ ઇન્સટ્રકશન હોય ત્યારે દરેક સમયે આપણે એ ખાતરી કરવાની જરૂર હોવી જોઈએ કે તે જમ્પ ઇન્સટ્રકશનના ઉચ્ચ ઓર્ડર બિટ્સમાં યોગ્ય સેગમેન્ટ મૂલ્ય છે બીજું આપણે એ પણ ખાતરી કરવાની જરૂર છે કે ટાર્ગેટ સરનામાંના નીચલા 5 બિટ્સ 0 પર સેટ છે જેથી એ સુનિશ્ચિત થાય કે ટાર્ગેટ સરનામાં હંમેશા લીગલ ઇન્સટ્રકશન હોય સલામત ઇન્સટ્રકશનશ ઉપરાંત કેટલીક ઇન્સટ્રકશનશ જેમકે int એવી પણ છે કે જે કોઈપણ ઇન્સટ્રકશન પર પ્રતિબંધિત છે int જે ઇન્ટરપટ અથવા સહાય કોલ માટે વપરાય છે જે સિસ્ટમ કોલ માટે વપરાય છે તે પ્રતિબંધિત છે બાઈનરી ફાઇલને સ્કેન કરતી વખતે આપણે એ ઇન્સટ્રકશનશ શોધી કાઢવાની જરૂર છે કે આ પ્રકારની ઇન્સટ્રકશનશ હાજર નથી કે જે અંતરાલ અથવા સિસ્ટમ કોલ કરે છે જે કમ્પાર્ટમેન્ટની બહાર અને ઑપરેટિંગ સિસ્ટમમાં એક્ઝેક્યુશન ને સ્થાનાંતરિત કરી શકે ઇન્સટ્રકશનનો બીજો પ્રકાર અસલામત ઇન્સટ્રકશન તરીકે ઓળખાય છે આ ઇન્સટ્રકશનને ઇન્સટ્રકશનશ અથવા બ્રાન્ચ ઇન્સટ્રકશન કહેવામાં આવે છે પ્રતિબંધિત ઇન્સટ્રકશનશ ઉપરાંત ઑબ્જેક્ટ ફાઇલના બાઈનરીને સ્કેન કરતી વખતે આપણે અસુરક્ષિત ઇન્સટ્રકશનશ પણ મેળવી શકીએ છીએ આ અસુરક્ષિત ઇન્સટ્રકશનશ એવા ઇન્સટ્રકશન છે જેનું ટાર્ગેટ સરનામું સ્ટેટિકલી ઉકેલાય નહીં અને તે ફક્ત રનટાઈમ પર જ ઉકેલી શકાય છે અસુરક્ષિત ઇન્સટ્રકશનનું એક સરસ ઉદાહરણ છે આ પરોક્ષ સ્ટોર ઇન્સટ્રકશન જ્યાં 0 x100 ની કિંમત r nought દ્વારા નિર્દેશિત મેમરીમાં સંગ્રહિત થાય છે r nought માં કોઈ સરનામું સંગ્રહિત છે અને તેમાં અનુરૂપ સરનામાં પર 0x100 ની કિંમત સંગ્રહિત થાય છે હવે તે કેમ અસુરક્ષિત છે કેમ કે સ્ટેટિસ્ટિકલી આપણે R0 ની કનટેન્ટ શું છે તે નિર્ધારિત કરી શકતા નથી અને આ સ્ટોર ઇન્સટ્રકશન માટે ટાર્ગેટ સરનામું ઓળખવા અથવા તેને ઉકેલવા માટે રનટાઈમ સુધી રાહ જોવી પડશે તેવી જ રીતે આપણે અહીં પરોક્ષ બ્રાન્ચ જેમ કે jump percentage eax પણ એક અસુરક્ષિત ઇન્સટ્રકશન છે આ ઇન્સટ્રકશનમાં પ્રોગ્રામ રજિસ્ટરની કનટેન્ટના આધારે મેમરી સ્થાન પર બ્રાન્ચ કરશે આ ખાસ ઇન્સટ્રકશન માટેનું ટાર્ગેટ સરનામું ફક્ત રનટાઈમ પર જ ઉકેલી શકાય છે અને આ ઇન્સટ્રકશન પણ એક અસુરક્ષિત ઇન્સટ્રકશન છે અસુરક્ષિત ઇન્સટ્રકશનશને હલ કરવાની રીત રનટાઈમ ચકાસણી કરીને છે ત્યાં બે રસ્તાઓ છે જેમાં આપણે રનટાઇમ તપાસ કરી શકીએ એક સેગમેન્ટ મેચિંગ તરીકે ઓળખાય છે અને બીજો એક એડ્રૈસ સેન્ડબોક્સિંગ તરીકે ઓળખાય છે સેગમેન્ટ મેચિંગ માટેની યોજના નીચે મુજબ છે આપણે જે કરીએ છીએ તે દરેક વખતે આપણે ઑબ્જેક્ટ માટે બાઈનરી ફાઇલને સ્કેન કરીએ છીએ આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક ઇન્સટ્રકશન સલામત છે બીજું કોઈપણ ઇન્સટ્રકશનશ પ્રતિબંધિત નથી જો ઇન્સટ્રકશન અસુરક્ષિત છે તો પછી આપણે તે ઑબ્જેક્ટ ફાઇલમાં કેટલાક કોડ ઉમેરીએ છીએ અથવા આપણે તે ઑબ્જેક્ટ ફાઇલમાં કેટલીક ઇન્સટ્રકશનશ ઉમેરીએ છીએ જે ખાતરી કરશે કે ત્યાં કોઈ રનટાઇમ ચેક છે હવે સેગમેન્ટ મેચિંગ રનટાઇમ ચેક માટે આ એક ઉદાહરણ છે આપણે આ યોજનામાં શું કરીએ છીએ તે છે કે જ્યારે પણ કોઈ અસુરક્ષિત લોડ અથવા સ્ટોર અથવા કોઈ બ્રાન્ચ ઇન્સટ્રકશન મળે છે ત્યારે આપણે આ તપાસ કરવા માટે કેટલીક ઇન્સટ્રકશનશ ઉમેરીએ છીએ ત્યારે આપણે શોધી કાઢીએ છીએ કે ઇન્સટ્રકશન અસુરક્ષિત છે કે નહીં જો તે અસુરક્ષિત છે તો પછી આપણે તે ઓળખવા માટે ચકાસણી કરીએ છીએ કે સરનામું લીગલ સરનામું છે એટલે કે જો તે બ્રાન્ચ માટેનું ટાર્ગેટ સરનામું અથવા મેમરી લોડ અથવા સ્ટોર લીગલ સરનામું છે એક લીગલ સરનામું જે તમને યાદ હશે તે જ સેગમેન્ટ ID હશે જે તે ટાર્ગેટ સરનામાના ઉપલા બીટ્સમાં તે યુનિક સેગમેન્ટ ID હશે હવે જો આ તપાસ સાચી હોય તો આપણે તે બ્રાન્ચ અથવા મેમરી ને અમલની મંજૂરી આપીએ છીએ બીજી તરફ જો આ તપાસ નિષ્ફળ જાય છે તો ત્યાં ટ્રેપ છે અને ટ્રેપ હેન્ડલર એક્ઝેક્યુટ થાય છે સામાન્ય રીતે જે થાય છે તે છે કે ઑબ્જેક્ટ ફાઇલ સમાપ્ત થઈ જશે હવે થોડી વધુ વિગતવાર આગળ જતા આપણે જોશું કે સેગમેન્ટ મેચિંગનો ઉપયોગ કરીને આપણે આ રનટાઈમ તપાસ કેવી રીતે કરીએ છીએ જ્યારે પણ આપણી પાસે કોઈ અસુરક્ષિત બ્રાન્ચ હોય અથવા કોઈ અસુરક્ષિત સ્ટોર ઇન્સટ્રકશન હોય ત્યારે આપણે આ કરીએ છીએ તે છે કે આપણે ટાર્ગેટ સરનામું લઈએ છીએ જેનો ઉકેલ ફક્ત રનટાઈમ પર થઈ શકે છે અને પછી આપણે આ ટાર્ગેટ સરનામું લોડ કરીએ છીએ મોટે ભાગે આ એક રજિસ્ટરમાં હશે આપણે આ ટાર્ગેટ સરનામું લોડ કરીશું કેટલાક ડેડીકેટેડ રજિસ્ટરમાં હવે આ ડેડીકેટેડ રજિસ્ટર એ પ્રોસેસર ના કેટલાક રજિસ્ટર છે જે સામાન્ય રીતે કમ્પાઇલર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નથી તે પછી આપણે શું કરીએ છીએ તે આપણે ચેક કરીએ છીએ અને તે સુનિશ્ચિત કરીએ છીએ કે ટાર્ગેટ સરનામું તે જ સેગમેન્ટમાં હાજર છે આપણે જે રીતે કરીએ છીએ તે છે કે આપણે ટાર્ગેટ રજિસ્ટરને અમુક બિટ્સ દ્વારા સ્થાનાંતરિત કરીએ છીએ તે ખાતરી કરવા માટે કે આપણે તે સેગમેન્ટના હાઇ બિટ્સને અનુરૂપ માત્ર એક યુનિક ID મેળવી શકીએ અને પછી આપણે આ હાઇ બિટ્સને સ્ક્રેચ રજિસ્ટરમાં સંગ્રહિત કરીએ છીએ હવે આપણે આ મૂલ્યની તુલના સેગમેન્ટ રજિસ્ટર સાથે કરીશું જેમાં યુનિક સેગમેન્ટ ID છે અને જો તે સમાન ન હોય તો ટ્રેપ છે અને જો તેઓ સમાન હોય તો અને ખાતરી આપવામાં આવે છે કે ટાર્ગેટ સરનામું તે સેગમેન્ટમાં એક લીગલ ટાર્ગેટ સરનામું છે અને પછી આપણે જંપ અથવા સ્ટોર ઇન્સટ્રકશનની પરવાનગી આપીશું નોંધો કે આ વધારાની કામગીરી અથવા આ વધારાની ઇન્સટ્રકશનશ જ્યારે આપણે કોઈ અસુરક્ષિત સ્ટોર અથવા ઑબ્જેક્ટમાં હાજર બ્રાન્ચ ઇન્સટ્રકશન જોશું કે જેને આપણે લોડ કરવા માંગીએ છીએ ત્યારે દર વખતે કરવામાં આવે છે હવે આપણે નોંધ્યું છે કે અહીં કેટલાક ઓવરહેડ્સ શામેલ હોઈ શકે છે આપણે પહેલા જોયું છે કે ડેડીકેટેડ રજિસ્ટરને ટાર્ગેટ સરનામા માટે મુવ ઇન્સટ્રકશન છે ત્યાં શિફ્ટ ઇન્સટ્રકશન આવશ્યક છે અને ત્યાં એક કમ્પેર ઇન્સટ્રકશન પણ ઉમેરવાની જરૂર છે હવે આ પ્રોગ્રામમાં ઓવરહેડ્સનું કારણ બની શકે છે હવે તમે જે વસ્તુનું નિરીક્ષણ કરો છો તે જ્યારે ટ્રેપ હેન્ડલર એક્ઝેક્યુટ થાય છે ત્યારે તે સેગમેન્ટ ચેકનું ઉલ્લંઘન કરતી લોડ અથવા સ્ટોર ઇન્સટ્રકશનને ઓળખવામાં સમર્થ હશે બીજા શબ્દોમાં કહીએ તો સેગમેન્ટ મેચિંગ એ એક મજબૂત ચેકિંગ છે તે ફક્ત બંધ કમ્પાર્ટમેન્ટની બહારના એક્ઝેક્યુશન અથવા મેમરી એક્સેસને અટકાવવામાં સક્ષમ નથી પરંતુ તે જે ફોલ્ટનું કારણ છે તે ઇન્સટ્રકશનને ઓળખવામાં પણ સક્ષમ છે અને આ ટ્રેપ દ્વારા કરવામાં આવે છે બીજી તકનીકને એડ્રૈસ સેન્ડબોક્સિંગ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં આપણે સેગમેન્ટ મેચિંગની તુલનામાં ઓવરહેડ્સ ઘટાડવામાં સમર્થ હોઈશું પરંતુ સમાધાન એ છે કે આપણે ખામીયુક્ત ઇન્સટ્રકશનને ઓળખવામાં સમર્થ હોઈશું નહીં આપણે એડ્રેસ સેન્ડબોક્સિંગમાં જે પ્રાપ્ત કરી શક્યા તે એ છે કે પર્ફોમન્સમાં સુધારો થાય છે અને તે દરેક બ્રાન્ચ અથવા મેમરી એક્સેસ તે સેગમેન્ટમાં મર્યાદિત કરી મેળવવામાં આવે છે આ સેગમેન્ટ મેચિંગ ની તપાસ અને ટ્રેપ્સ થી અલગ છે બીજી તરફ એડ્રેસ સેન્ડબોક્સિંગ દરેક બ્રાન્ચને લાગુ કરે છે અને ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે હવે સેગમેન્ટ મેચિંગની જેમ જ આપણે ઑબ્જેક્ટના બાઈનરીને સ્કેન કરીએ છીએ અને અસુરક્ષિત ઇન્સટ્રકશનશ શોધીશું હવે જ્યારે પણ આપણે કોઈ અસુરક્ષિત ઇન્સટ્રકશનશ મળે ત્યારે આપણે તે ઑબ્જેક્ટના બાઈનરીમાં સંબંધિત કોનફીનમેંટ મેળવી શકાય એટ્લે કેટલાક કોડ દાખલ કરીએ છીએ સેગમેન્ટ મેચિંગ આપણે એ ચેક કરતાં હતા હાયર સરનામાંવાળા બિટ્સ સેગમેન્ટ ID ને બરાબર છે જ્યારે સેન્ડબોક્સિંગમાં આપણે એડ્રેસ સેન્ડબોક્સિંગ સાથે સુનિશ્ચિત કરીએ છીએ કે આપણે અસુરક્ષિત ઇન્સટ્રકશનના ટાર્ગેટ સરનામાના હાયર બિટ્સ ને સેગમેન્ટ આઈડી પર સેટ કરીએ છીએ આ નીચે મુજબ કરવામાં આવે છે તો આપણે શું કરીએ છીએ તે ટાર્ગેટ સરનામું લઈએ જે કોઈ ખાસ રજિસ્ટરમાં હાજર હોય અને આપણે તેને માસ્ક કરીએ ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે ચાલો આપણે કહીએ કે ટાર્ગેટમાંનું સરનામું એ r nought માં છે જેની વેલ્યુ 0xb3452356 છે આપણે જે કરીએ છીએ તે તે છે કે આપણે પહેલા તેને માસ્ક કરીએ અને પરિણામને ડેડીકેટેડ રજિસ્ટરમાં સંગ્રહ કરીએ જેમ કે r30 અથવા કહીએ છીએ અને આપણે આને AND માસ્ક રજિસ્ટરથી માસ્ક કરીએ છીએ જે કંઈક 36452356 જેવું લાગે છે અને આપણે તે 0x0000FFF સાથે સમાપ્ત થાય છે આ તમને 0x00002356 જેવું કંઈક આપશે હવે બીજી ઇન્સટ્રકશનમાં આપણે તેને સેગમેન્ટ રજિસ્ટર સાથે or કરીએ છીએ જેથી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તે આ r30 માં આ મૂલ્ય છે અને તેને 0xabcd0000 સાથે or કરવાથી આ 0xabcd2356 મળશે અને પછી આપણે તેને સંગ્રહિત કરીશું અથવા આ સ્થાન પર જંપ કરશું હવે આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે દરેક અસુરક્ષિત સ્ટોર અથવા જંપ આ સેગમેન્ટમાં છે તેનો આપણે અમલ કરી રહ્યા છીએ નોંધ લો કે આપણે આ અસલામત સ્ટોર અને જમ્પ ઇન્સ્ટ્રક્શન દ્વારા જે કરવામાં આવે છે તે સુધારી રહ્યા છીએ આપણે તે ઑબ્જેક્ટના કાર્યામાં ફેરફાર કરી રહ્યા છીએ જો કે આપણે તે પ્રાપ્ત કરવામાં સક્ષમ છીએ કે કોઈપણ અસુરક્ષિત ઇન્સટ્રકશન હંમેશા તે સેગમેન્ટની સીમા દ્વારા પ્રતિબંધિત છે આગળ આપણે ક્રોસ ફોલ્ટ ડોમેન RPCs તો ચાલો આપણે કહી શકીએ કે આપણી પાસે બે ફોલ્ટ ડોમેન છે ફોલ્ટ ડોમેન 1 જે આ સ્થાનો સુધી મર્યાદિત છે અને ફોલ્ટ ડોમેન 2 જે આ સ્થાનો પર મર્યાદિત છે અને આપણે જાણીએ છીએ કે આ દરેક ફોલ્ટ ડોમેનમાં અલગ અલગ સેગમેન્ટ ID હશે હવે ઘણી વખત આપણે એક ફોલ્ટ ડોમેનમાં હાજર એક ફંક્શન બીજા ફોલ્ટ ડોમેનમાં હાજર અન્ય ફંક્શન ને કોલ કરવા માગે છે હવે આપણે ખાતરી કરવા માટે સક્ષમ હોવા જોઈએ કે આ ફંક્શન કોલ યોગ્ય અને નિયંત્રિત રીતે કરવામાં આવે છે હવે આપણે તેને પ્રાપ્ત કરવા માટે શું કરીએ છીએ આપણે કંઈક જમ્પ ટેબલ તરીકે ઓળખાય છે જે અહીં સ્ટબ અને રીટર્ન સ્ટબ તરીકે હાજર છે દરેક લીગલ કોલ માટે જમ્પ સરનામાંમાં એક લુકઅપ હોય છે અને પછી કોલસ્ટબનો ઉપયોગ કરવામાં આવે છે હવે કોલસ્ટબ અને આ જમ્પ ટેબલથી આપણે ડેસ્ટિનેસન ફંકશન માટેના વાસ્તવિક સ્થાનની ઓળખ કરી કરીશું તે ફંકશનનો ઉપયોગ કરવામાં આવશે અને જુદા પાથ દ્વારા રિટર્ન હાલના ફંક્શન માં પાછું આપવામાં આવશે નોંધો કે હવે આપણી પાસે સ્ટબ અને રીટર્ન સ્ટબનો ઉપયોગ કરીને બધા ડોમેનની બહારનાં ફંકશન માટે યોગ્ય ચેનલ હશે હવે ધારણાઓ એ છે કે આ સ્ટબ કોલસ્ટબ અને રીટર્ન સ્ટબ વિશ્વાસનિય છે તે ડેવલોપર દ્વારા બનાવવામાં આવેલા કોડ ના અત્યંત નાના ટુકડાઓ હશે અને તેમાં કોઈ ભૂલો અથવા કોઈપણ નબળાઈઓ નથી જેનો દુરૂપયોગ ફોલ્ટ ડોમેન દ્વારા કરી શકાય બીજું આ સ્ટબ અને રીટર્ન સ્ટબ ફોલ્ટ ડોમેનની બહાર હાજર છે કોઈ પણ ફંકશન માટે કોલસ્ટબ અથવા રીટર્ન સ્ટબની કનટેન્ટને સંશોધિત કરવાનું શક્ય નથી આ સ્ટબમાં જે થાય છે તે તે છે કે દર વખતે જ્યારે તે સરુ થાય ત્યારે મશીન સ્ટેટની વિનંતી કરવામાં આવે છે અને રજિસ્ટરના સ્ટેટસ આ સ્ટબમાં હાજર મેમરી સ્થાનમાં સંગ્રહિત થાય છે તે જ રીતે એક્ઝેક્યુશન સ્ટેકનો સ્વીચ છે અને ત્યાં આ ફોલ્ટ ડોમેનથી બીજા ફોલ્ટ ડોમેન તરફ આરગ્યુંમેનટની એક કોપી છે હવે આ સ્ટબ માટે કેટલીક ગુણધર્મો છે પહેલૂ સ્ટબ પર વિશ્વાસ કરવામાં આવે છે જેમાં કોલ સ્ટબનો કોડ શામેલ છે અને રીટર્ન સ્ટબ ખૂબ જ નાનો છે અને તે સારી રીતે ચકાસાયેલ છે અને તેમાં કોઈ ભૂલો અથવા કોઈની નબળાઈઓ હાજર નથી બીજું આ સ્ટબ ફોલ્ટ ડોમેનની બહાર હાજર છે આ એક ખાતરી કરશે કે ફોલ્ટ ડોમેનમાં હાજર કોઈપણ ફંક્શન કોલસ્ટબ અને રીટર્ન સ્ટબમાં ફેરફાર કરી શકશે નહીં આ સ્ટબમાં શું થાય છે તે છે કે જ્યારે પણ કોઈ કોલ કરવામાં આવે ત્યારે કોલ કનટેન્ટ રજિસ્ટરની બનેલી મશીનની સ્થિતિને સંગ્રહિત કરશે અને આ ખાસ ફોલ્ટ ડોમેનમાં જે હાજર છે અને તે આ ડોમેનથી એક્ઝેક્યુશન સ્ટેકને આ ડોમેન પર સ્વિચ કરશે અને આરગ્યુંમેનટની તે ફંકશનથી અન્ય ડોમેન માટે નકલ કરશે હવે રિવર્સ પ્રોસેસ રીટર્નદરમિયાન થાય છે રીટર્ન સ્ટબમાં બધા ડોમેન 1 ની સ્થિતિ પુનઃ સ્થાપિત થાય છે અને ફોલ્ટ ડોમેન 1 માટે એક્ઝેક્યુશન સ્ટેક પણ પુન સ્થાપિત કરવામાં આવે છે તમે જુઓ છો કે દર વખતે ક્રોસ ડોમેન ફંક્શન આવે ત્યારે કોલ સ્ટબ આવે છે અને રીટર્ન સ્ટબ ખાતરી કરશે કે ત્યાં ફોલ્ટ ડોમેન 1 થી ફોલ્ટ ડોમેન 2 અને તેનાથી ઉલટું છે હવે આ તમે યાદ કરો કે ઑપરેટિંગ સિસ્ટમ RPC દરમિયાન જે કરે છે તેનાથી ખૂબ સમાન છે જો કે અહીં ઑપરેટિંગ સિસ્ટમથી વિપરિત ઓવરહેડ્સ ખૂબ ઓછા છે ત્યાં કોઈ કનટેક્સ્ટ સ્વિચ નથી ત્યાં કોઈ ઈંટરપટ નથી અને ઑપરેટિંગ સિસ્ટમમાં હાજર કોંટેક્સ્ટ સ્વિચની તુલનામાં સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન સાથે હાજર આ સ્ટબ મિકેનિઝમ્સ ખૂબ કાર્યક્ષમ છે તો આ વિચારવા જેવું છે કે આપણે ધારીએ કે આપણી પાસે આ એપ્લિકેશન છે આ એપ્લિકેશન પ્રોસેસ છે અને આ પ્રોસેસની અંદર આપણે આ અલગ વાતાવરણ બનાવ્યું છે અને આ અલગ વાતાવરણમાં આ બે નિવેદનો ઇન્ટ્રપટ buff10 અને buff 100 છે કેટલીક ખાસ બાબત આવા કિસ્સામાં શું થશે ધ્યાનમાં લેવાની બીજી બાબત સિસ્ટમ સંસાધનોના સંદર્ભમાં છે કે આપણે કેવી રીતે ખાતરી કરીશું કે ફાઇલો અથવા અન્ય સિસ્ટમ ઘટકો કે જે એક ફોલ્ટ ડોમેન દ્વારા ખોલવામાં આવે છે અથવા એક્સેસ થાય છે તે એક્સેસ ન થાય અથવા બીજા ફોલ્ટ ડોમેનથી સુરક્ષિત છે તો ચાલો આપણે કહી શકીએ કે એક ફોલ્ટ ડોમેન ફાઇલ બનાવી છે જે હાર્ડ ડિસ્ક પર સંગ્રહિત છે હવે ઑપરેટિંગ સિસ્ટમ યુનિક્સ જેવી ઑપરેટિંગ સિસ્ટમ તે પ્રોસેસના આધારે પરવાનગી આપે છે ઉદાહરણ તરીકે ફાઇલ તેના આધારે મંજૂરીઓ મેળવશે એક્ઝિક્યુટ કરનારી પ્રોસેસ કઈ છે ઑપરેટિંગ સિસ્ટમ સામાન્ય રીતે આવા ફોલ્ટ ડોમેનથી અજાણ હોય છે હવે આવા કિસ્સામાં શું થઈ શકે છે તે છે કે બીજા ફોલ્ટ ડોમેન પણ તે ફાઇલની એક્સેસ કરી શકશે તે ઉદાહરણ તરીકે તે ફાઇલને કાઢી શકે છે અથવા ફાઇલનો કંટૈંટસુધારી શકે છે આ આપણે ઇચ્છતા નથી જ્યારે પણ આપણી પાસે બે ફોલ્ટ ડોમેન હોય ત્યારે આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ફાઇલો અથવા કોઈપણ સિસ્ટમ ઘટક કે જે એક ફોલ્ટ ડોમેન દ્વારા બનાવેલ છે તે બીજા બધા ફોલ્ટ ડોમેનમાં હાજર કોડ દ્વારા એકસેસ ન થાય પછી ભલે તે બધા એક જ પ્રોસેસમાં હોય આ સ્થિતિને નિયંત્રિત કરવા માટેના બે રસ્તાઓ છે એક રીત ઑપરેટિંગ સિસ્ટમને પેચ કરવાની છે જેથી તે ઓએસ માત્ર પ્રોસેસ વિશે જ જાણે નહીં પણ જ્યારે તે ઑપરેટિંગ સિસ્ટમ પ્રોસેસને જુએ ત્યારે પ્રોસેસમાં હાજર વિવિધ ફોલ્ટ ડોમેન વિશે પણ જાણે ફાઇલ ખોલવા માટેની વિનંતીથી તે જાણતી હશે કે તે ફોલ્ટ ડોમેન 1 અથવા ફોલ્ટ ડોમેન 2 માંથી આવી છે અને આના આધારે એક્સેસની પરવાનગી ચકાસી શકે છે હવે આને માટે ઑપરેટિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફારોની જરૂર પડશે અને તે તકનીકને બિન પોર્ટેબલ પણ બનાવશે આ સમગ્ર સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન માં ચિંતા કરવાની એક બીજી બાબત સિસ્ટમ સ્રોતોના સંદર્ભમાં છે તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે એક પ્રોસેસ છે અને આ પ્રોસેસમાં 2 ફોલ્ટ ડોમેન ફોલ્ટ ડોમેન 1 અને ફોલ્ટ ડોમેન 2 છે હવે ફોલ્ટ ડોમેન 1 ફાઇલ બનાવે છે તે સિસ્ટમ કોલનો ઉપયોગ કરીને આમ કરે છે ચાલો આપણે ધારીએ કે સિસ્ટમ કોલ્સ હાજર છે અને પછી ઑપરેટિંગ સિસ્ટમ ફાઇલ બનાવે છે અને તે ફાઇલને હાર્ડ ડિસ્ક પર સ્ટોર કરે છે હવે આપણે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ફોલ્ટ ડોમેન 2 ને તે ફાઇલમાં એક્સેસ નથી કે જે ફોલ્ટ ડોમેન 1 દ્વારા બનાવવામાં આવી છે હવે અહી આ શક્ય નથી કારણ કે ઑપરેટિંગ સિસ્ટમ પ્રોસેસમાં હાજર વિવિધ ફોલ્ટ ડોમેન વિશે જાણતી નથી તે ફક્ત તે પ્રોસેસ વિશે જ જાણે છે તે પ્રોસેસને અનુરૂપ પરમીશન સાથે ફાઇલ બનાવશે જેથી લાક્ષણિક રીતે ફોલ્ટ ડોમેન 1 તેમજ ફોલ્ટ ડોમેન 2 બંનેને તે ફાઇલની એક્સેસ હશે અને આ એક સમસ્યા છે કારણ કે ફોલ્ટ ડોમેન 2 જે કદાચ અવિશ્વસનીય છે તે ફાઇલને સુધારશે અથવા તે ફાઇલને કાઢી નાખશે અને આપણે એવું કઇંક જોઇયે જ્યાં આવી વસ્તુ હાજર ન હોય એક રીત જે આપણે પહેલાં જોયું છે તે આવી કોઈ સિસ્ટમ કોલ અથવા ઇનટ્રપટ ને અટકાવવાનું છે અને ફોલ્ટ ડોમેન ક્યારેય પણ કોઈ સિસ્ટમ કોલ શરૂ કરી શકશે નહીં અથવા આવી કોઈ ફાઇલો ને બનાવી શકશે નહીં જે આપણે અહીં જોયું છે બીજો રસ્તો એ છે કે ઑપરેટિંગ સિસ્ટમને જણાવવા દો કે પ્રોસેસમાં બહુવિધ ફોલ્ટ ડોમેન છે આ રીતે ઑપરેટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવો પડશે જ્યાં ફાઇલો અથવા કોઈપણ અન્ય સિસ્ટમ સ્રોતો એવી રીતે બનાવવામાં આવે છે કે જે તે કોઈ પ્રોસેસ સાથે જોડાય જાય છે અને તે જ રીતે તે ફોલ્ટ ડોમેનમાં જોડાય જાય છે જો OSને પ્રોસેસ માં હાજર રહેલા તમામ ફોલ્ટ ડોમેન વિશે ખબર હોય તો ફોલ્ટ ડોમેન 1 કોઈ ફાઇલ બનાવવામાં સક્ષમ હશે જે ફોલ્ટ ડોમેન 2 દ્વારા એક્સેસિબલ નથી જો કે આમાં બે સમસ્યાઓ છે પ્રથમ તે આખી યોજનાને નોન પોર્ટેબલ બનાવે છે અને બીજું તેને ઑપરેટિંગ સિસ્ટમને ફરી લખવી પડે વધુ સારી અને વધુ પોર્ટેબલ સ્કીમ એ છે કે જ્યાં આપણી પાસે એક અલગ એન્ટિટી છે જે તમામ સિસ્ટમ કોલ્સને હેન્ડલ કરે છે જ્યારે પણ ઑબ્જેક્ટ ફાઇલને વિશ્લેષણ કરતી વખતે કોઈ એક સિસ્ટમ કોલ અથવા ઇનટ્રપટ જોશે આ ઇનટ્રપટ અથવા સિસ્ટમ કોલ ક્રોસ ફોલ્ટ ડોમેન આરપીસી દ્વારા ફોલ્ટ ડોમેન પર બદલાઈ જાય છે જે વિશ્વસનીય છે અને સિસ્ટમ કોલ્સને હેન્ડલ કરે છે આ ફોલ્ટ ડોમેન ખાતરી કરશે અને તપાસ કરશે કે બધા સિસ્ટમ કોલ્સમાન્ય છે કે નહીં ઉદાહરણ તરીકે જો ફોલ્ટ ડોમેન 1 કોઈ ફાઇલ બનાવવા માંગે છે તો તે પ્રથમ ક્રોસ ફોલ્ટ ડોમેનમાં પરિણમે છે જે વિવિધ ચકાસણી કરે છે ફોલ્ટ ડોમેનફાઇલ બનાવવા માટેની ક્ષમતા ધરાવે છે તે ખાતરી કરે છે અને તે પછી સિસ્ટમ કોલની માંગ કરે છે જેના પરિણામ રૂપે ઑપરેટિંગ સિસ્ટમ વેલ્યુ બનાવશે હવે જો આપણે કહી શકીએ કે ફોલ્ટ ડોમેન 2 એ જ ફાઇલને ખોલવા અથવા સંશોધિત કરવા અથવા કાઢી નાખવાની વિનંતી કરે છે તો આ ક્રોસ ફોલ્ટ ડોમેન આરપીસીમાં પરિણમશે વિશ્વસનીય આરપીસી જે તમામ સિસ્ટમ કોલ્સને સંભાળે છે જે ઓળખે છે કે આ બરાબર નથી કારણ કે ફોલ્ટ ડોમેન 2 ફોલ્ટ ડોમેન 1 દ્વારા બનાવેલ ફાઇલ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે આવી વિનંતીને અટકાવશે હવે આપણે નિષ્કર્ષ કાઢીએ તે પહેલાં આ કંઈક વિચારવાનું છે આપણે કહી શકીએ કે આપણી પાસે આ એક પ્રોસેસ છે અને આ પ્રોસેસની અંદર આપણે એક કનફિનમેંટ ક્ષેત્ર બનાવ્યો છે અને આ મર્યાદિત ક્ષેત્રમાં કેટલાક ફંકશનમાં આ પ્રકારની ઇન્સટ્રકશનશ છે તે 10 અને તે 100 ના બફરને વ્યાખ્યાયિત કરે છે તમારે અહીં બતાવ્યા પ્રમાણે આઈસોલેશન કોડ માં બફર ઓવરફ્લો હોય તો શું થાય છે તે વિશે વિચારવાની જરૂર છે આ સાથે આપણે લેક્ચરનું તારણ કાઢીએ છીએ આપણે કનફિનમેંટ મેળવવાના બે રસ્તાઓ જોયે છે એક OKWS મોડ્યુલ છે જ્યાં આપણે મોટી એપ્લિકેશનને ઘણી નાની પ્રોસેસઓમાં વિભાજીત કરીએ છીએ અને દરેક પ્રોસેસ ઓપરેટીંગ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવતી મિકેનિઝમ્સ દ્વારા એકબીજાથી સુરક્ષિત છે બીજી રીત એ સોફ્ટવેર ફોલ્ટ આઇસોલેશન મિકેનિઝમ છે જે વધુ લાઇટવેઇટ અને વેબ જેવી વસ્તુઓ માટે યોગ્ય છે બ્રાઉઝર જ્યાં આપણી પાસે એક એપ્લિકેશન અથવા એક પ્રોસેસ છે અને આપણે તે પ્રોસેસમાં ફોલ્ટ ડોમેન બનાવવામાં સક્ષમ છીએ જે તે પ્રોસેસમાં કનફિનમેંટ ભાગ છે આ ફોલ્ટ ડોમેન તે ફોલ્ટ ડોમેન દ્વારા પૂરી પાડવામાં આવેલ સીમાઓ દ્વારા પ્રતિબંધિત છે આગળના વ્યાખ્યાનમાં આપણે બીજી યોજના જોઈએ જે ટૃસ્ટેડ એક્જીક્યૂસન એનવાયરમેંટ તરીકે ઓળખાય છે આભાર